તેથી અમે થોડા ઉદાહરણો જોયા છે કેટલાક વધુ એક કે બે આપણે જોઈશું ઉદાહરણ તરીકે 1 9 કે 200 વોટનો ઇલેક્ટ્રિક લેમ્પ 2 કલાકમાં કેટલી એનર્જી વાપરે છે તેથી એનર્જી માટે ફોર્મુલા r તરીકે આપવામાં આવે છે કે તે p t 3t છે તેથી મૂળભૂત રીતે તે વોટ કલાક છે તેથી આ પાવર છે અને આ ટાઈમ છે તેથી 200 વોટ અને તે 2 કલાક માટે છે તેથી 200 2 તેથી 400 વોટ કલાક પરંતુ આપણે તે જૂલ પ્રતિ સેકન્ડ વોટ કારણ કે p dwdt w જોયું છે તે જૂલ માં છે તેથી તે પ્રતિ સેકન્ડ જૂલ છે તેથી 1 કલાક r 60 60 3600 સેકંડ તેથી આ 200 2 છે તેથી 400 1 કલાક આ કલાક છે તેથી 1 કલાક 60 6 તેથી આ જૂલ જે 720000 જૂલ અને r 720 કિલો જૂલ છે કારણ કે જૂલ પ્રતિ સેકન્ડ વોટ તેમજ આ વોટ કલાક વોટ સેકન્ડ બનાવે છે અમે આ એક વોટ સેકન્ડ બનાવી રહ્યા છીએ કારણ કે એક કલાક r 60 60 તેથી 3600 સેકન્ડને આ 200 400 થી ગુણાકાર કરવામાં આવે છે તેથી જૂલ વોટ સેકન્ડ તેથી આટલું તેનો અર્થ છે કે આ યુનિટ ખરેખર વોટ સેકન્ડ આ જૂલ 720 કિલો જૂલ તેથી નાનું ઉદાહરણ હવે બીજું ઉદાહરણ અહી જણાવવામાં આવ્યું છે આપણે અહીં ટાઈમ ફંક્શન લઈએ છીએ આપણને શરૂઆતમાં DC સર્કિટ માં રસ છે પરંતુ જ્યારે આપણે સિંગલ ફેઝ AC અને 3 ફેઝ AC સર્કિટ માટે વિગતવાર જઈશું ત્યારે આપણે કેટલું મળે છે તે શીખીશું તેથી ઉદાહરણ તરીકે પાવર ના ફોર્મુલા મેળવવા માટે ઉદાહરણ 10 માં આકૃતિ 1 12 માં વોલ્ટેજ સ્રોત બતાવેલ છે આ r આકૃતિ 1 12 છે t 0 થી t અનંત ટાઈમ સુધી એનર્જી ની ગણતરી પણ કરે છે તેથી આ તે આ આકૃતિ સર્કિટ એલિમેન્ટ છે હવે આ વોલ્ટેજ સ્રોત છે હવે કરંટ i 2 e ની પાવર t એમ્પીયર આપવામાં આવે છે આ કરંટ i 2 છે તે ટાઈમ ફંક્શન i 2 e t એમ્પીયર છે અને આ વોલ્ટેજ v it 12 વોલ્ટ છે તેથી પ્રશ્ન એ છે કે આ એક વોલ્ટેજ સ્રોત છે અને કરંટ પોઝીટીવ ટર્મિનલમાં કરંટ દાખલ થાય છે પરંતુ આ કિસ્સામાં માત્ર પાવરની ફોર્મુલા થી ગણતરી કરશે p v i તેથી કરંટ પોઝીટીવ પોલારીટી માં દાખલ થશે તેથી આપણે p vi તરીકે પાવરની ગણતરી કરી શકીએ છીએ તેથી તે v 12 વોલ્ટ છે તે 12 વોલ્ટ છે અને i 2 e t એમ્પીયર છે તેથી તે 122 e t પાવર 24 e t પાવર t વોટ આ એક ટાઈમ ફંક્શન છે પછી આપણે AC સર્કિટ ટાઇમ ફંક્શન જોઈશું તેથી એનર્જી ટ્રાન્સફર નું ફોર્મુલા તેના દ્વારા આપવામાં આવે છે તે ટાઈમ t 0 થી t અનંત વચ્ચે આપવામાં આવે છે તેથીતેનો અર્થ એ છે કે એનર્જી ટ્રાન્સફર મર્યાદા 0 થી અનંત માં pdt કહે છે તેથી p પાવર અને t ટાઈમ ની દ્રષ્ટિએ છે તેથી તે બીજું શું આવે છે તે પછી જૂલ હશે તેથી તે 0 થી અનંત માં 24 e tdt છે તેથી આ joule નું આ સંકલન કરશે તેથી તે 24 e t0 થી અનંત મૂકો આ મૂલ્યો 24 જૂલ મળશે તેથી એનર્જી ટ્રાન્સફર માટે ફોર્મુલા વાસ્તવમાં 24 જૂલ છે મને લાગે છે કે આ એક સરળ વસ્તુ ને ધીમે ધીમે સમજીશું તેથી એક્ટીવ અને પેસીવ સર્કિટ એલિમેન્ટ તેથી ઇલેક્ટ્રિક સર્કિટ એ એલિમેન્ટ નું એકબીજા સાથે જોડાણ છે જે અગાઉ આપણે તેના ઉપર ચર્ચા કરી છે તેથી સર્કિટ એનાલીસીસ એ એલિમેન્ટ દ્વારા કરંટ અથવા સર્કિટ ના એલિમેન્ટ માં વોલ્ટેજ થી નક્કી કરવાની પ્રક્રિયા છે એલિમેન્ટ દ્વારા કરંટ શોધવા પડશે અથવા આ એલિમેન્ટ માં વોલ્ટેજ શોધવાનું રહેશે તેથી મૂળભૂત રીતે ઇલેક્ટ્રિક સર્કિટ માં 2 પ્રકારના એલિમેન્ટ જોવા મળે છે એક એક્ટીવ એલિમેન્ટ છે બીજો પેસીવ એલિમેન્ટ છે વાસ્તવમાં એક્ટીવ એલિમેન્ટ તે છે જે પેસીવ નથી અથવા બીજી રીતે પેસીવ એલિમેન્ટ છે જેને આપણે તેમના દ્વારા વિતરિત એનર્જી ને ધ્યાનમાં રાખીને એક્ટીવ કરી શકતા નથી તેથી એક સર્કિટ એલિમેન્ટ r પેસીવ છે જો બાકીની સર્કિટ માંથી પહોંચાડવામાં આવતી કુલ એનર્જી હંમેશા નોન નેગેટીવ હોય છે તેનો અર્થ એ છે કે તે 0 અથવા પોઝીટીવ હોઈ શકે છે તેથી એક સર્કિટ એલિમેન્ટ પેસીવ હોવાનું કહેવાય છે જો બાકીના સર્કિટ માંથી તેને પહોંચાડવામાં આવતી કુલ એનર્જી નેગેટીવ છે તેનો અર્થ એ છે કે ધારો કે ઊર્જા કોઈપણ પ્રારંભિક ટાઈમ માટે આપવામાં આવે છે t 0 થી t સુધી p dt એનર્જી છે કારણ કે p પાવર છે અને ટાઈમ વોટ સેકન્ડ વાસ્તવમાં joule તેથી આ t t0 t તેથી p vi t કહે છે પરંતુ ગાણિતિક રીતે આનું પ્રતિનિધિત્વ કરી શકે છે તેથી t 0 થી t મર્યાદા તે vidt છે તે વધારે હશે જે 0 ની બરાબર હશે પછી તે પેસીવ એલિમેન્ટ છે અલબત્ત એક્ટીવ એલિમેન્ટ એ છે જે પેસીવ નથી તેથી જો આ સમીકરણ 1 10 પ્રથમ હોય તો તે 10 નું સમીકરણ હતું તે બધા ટાઈમ માટે સામાન્ય રીતે પકડતું નથી એક્ટીવ એલિમેન્ટ એનર્જી ઉત્પન્ન કરવા સક્ષમ છે જ્યારે પેસીવ એલિમેન્ટ એક્ટીવ એલિમેન્ટ નથી તે એનર્જી ઉત્પન્ન કરશે પરંતુ પેસીવ એલિમેન્ટ તે ઉત્પન્ન કરી શકશે નહીં ઉદાહરણ તરીકે કે પેસીવ એલિમેન્ટ સામાન્ય રીતે અવરોધ છે ઇન્ડક્ટર્સ અને કેપેસિટર આ વાસ્તવમાં પેસીવ એલિમેન્ટ છે અને એક્ટીવ એલિમેન્ટ નું ઉદાહરણ જનરેટર બેટરી અને ઓપરેશનલ એમ્પ્લીફાયર છે તેથી આ કેટલીક બાબતો છે જેને ધ્યાનમાં રાખવી જોઈએ તેથી પેસીવ એલિમેન્ટ અવરોધ ઇન્ડક્ટર્સ અથવા કેપેસિટર છે અને એક્ટીવ એલિમેન્ટ ઉદાહરણ તરીકે જનરેટર બેટરી અને r ઓપરેશનલ એમ્પ્લીફાયર છે તેથી આ વિભાગમાં આપણે કેટલાક મહત્વના એક્ટીવ એલિમેન્ટ ને શું કહીએ છીએ તેનાથી પરિચિત થઈશું તેથી ડીપેન્ડેન્ટ સ્રોત પણ ત્યાં હશે ખૂબ જ સરળ હશે તેથી બંને ઇનડીપેન્ડેન્ટ અને ડીપેન્ડેન્ટ બંને સ્ત્રોતોને ધ્યાનમાં લેવામાં આવશે તેથી 2 પ્રકારના સ્ત્રોતો ઇનડીપેન્ડેન્ટ અને ડીપેન્ડેન્ટ સ્રોતો છે તેથી પરિચયમાં બધા ઉપકરણને ઇનડીપેન્ડેન્ટ તરીકે ગણવામાં આવશે ફક્ત પછીથી મને સમજાયું કે બંનેને ધ્યાનમાં લેવાશે નહીં તેથી ઇનડીપેન્ડેન્ટ વોલ્ટેજ સ્રોત મૂળભૂત રીતે બે ટર્મિનલ એલિમેન્ટ છે ઉદાહરણ તરીકે r આ વોલ્ટેજ સ્રોત કહે છે બે ટર્મિનલ એલિમેન્ટ અને સિમ્બોલ પર હું પછી આવીશ અને તે આ ટર્મિનલ વચ્ચે આ 2 ટર્મિનલ વચ્ચે ચોક્કસ વોલ્ટેજ જાળવે છે આ વોલ્ટેજ આ 2 ટર્મિનલ વચ્ચે સ્પષ્ટ થયેલ છે વોલ્ટેજ સંપૂર્ણપણે ઇનડીપેન્ડેન્ટ છે આ વોલ્ટેજ કરંટ થી સંપૂર્ણપણે ઇનડીપેન્ડેન્ટ છે અથવા તે સર્કિટ ના કેટલાક અન્ય ભાગોના વોલ્ટેજ થી ઇનડીપેન્ડેન્ટ છે તેથી જનરેટર અને બેટરી જેવા ભૌતિક સ્ત્રોતોને આદર્શ વોલ્ટેજ સ્રોતો માટે યોગ્ય ગણવામાં આવે છે તેથી જનરેટર અને બેટરીને આદર્શ વોલ્ટેજ સ્ત્રોતો તરીકે ગણી શકાય તે રીતે આપણે વિચારીશું હવે એક અહીં સિમ્બોલ પર નજર કરો એક વર્તુળ ત્યાં છે અને તે છે આને DC તેમજ AC બંને સિમ્બોલ દ્વારા રજૂ કરી શકાય છે ત્યાં AC નથી મેં કહ્યું ટાઈમ બદલાય છે હું કહીશ કે ટાઈમ બદલાય છે તેથી તેને r dc સ્રોત અથવા બદલાતા ટાઈમ તરીકે ગણી શકાય અને આ એક મૂલ્ય ને શું કહે છે જો મોટી અચળ રેખા અને નાની એક બનાવે તો આ વાસ્તવમાં v અથવા DC સ્રોત છે પરંતુ આ તે અચળ અથવા બદલાતા ટાઈમ વોલ્ટેજ માટે વાપરી શકાય છે આ બંને માટે આ સિમ્બોલ હોઈ શકે છે તેથી જો આ સિમ્બોલનો ઉપયોગ પણ એકદમ સાચો છે અથવા જો તે શુદ્ધ DC છે તો આ શુદ્ધ DC માટે વાપરી શકાય છે તેથી આ 2 r ઇનડીપેન્ડેન્ટ વોલ્ટેજ સ્ત્રોતો માટે સિમ્બોલ છે તેથી તે જ રીતે હોઈ શકે છે તેથી મેં જે પણ કહ્યું તે DC વોલ્ટેજ સ્ત્રોતને રજૂ કરવા માટે વાપરી શકાય છે પરંતુ આ આનું સિમ્બોલ છે તેથી વોલ્ટેજ સ્ત્રોત બદલાતા ટાઈમ માટે વાપરી શકાય છે પરંતુ DC તેમજ બદલાતા ટાઈમ માટે બનાવી શકાય છે તેથી એક ઇનડીપેન્ડેન્ટ કરંટ સ્રોત જ્યારે તે ઇનડીપેન્ડેન્ટ કરંટ સ્રોત છે ત્યારે ત્યાં ફરીથી બે ટર્મિનલ એલિમેન્ટ છે તે બે ટર્મિનલ એલિમેન્ટ છે જે કરંટ r પ્રદાન કરે છે જે સમગ્ર સ્રોતમાં વોલ્ટેજ ઇનડીપેન્ડેન્ટ છે તેથી આ કરંટ સ્રોત છે તે સમગ્ર સ્રોતમાં વોલ્ટેજ ઇનડીપેન્ડેન્ટ છે તેથી આ કરંટ સ્રોતનું સિમ્બોલ છે અને આ કરંટ સ્રોત સિમ્બોલ જે DC તેમજ AC બંને માટે સાચું છે તો આ સિમ્બોલ છે બંને AC આપણે પછી જોઈશું તેથી ઇનડીપેન્ડેન્ટ સ્ત્રોતો સામાન્ય રીતે બાહ્ય સર્કિટ ને પાવર પહોંચાડવા માટે હોય છે તેથી આ સિમ્બોલ આ આંકડો એક DC અને AC બંને માટે સાચું છે જે મેં કહ્યું છે તેથી ઉદાહરણ તરીકે i 2 ampere જો તે i 2 ampere હોય તો i 2 ampere અહીં તે શુદ્ધ dc સ્રોત છે અને જો i 2 sin 100 pi pi t કહે તો તે AC કરંટ સ્રોત છે પરંતુ આ સિમ્બોલ DC તેમજ AC બંને માટે સમાન છે જ્યારે આપણે ખૂબ ઊંડા જઈશું ત્યારે આપણે આ બધી વસ્તુઓ વિગતવાર જણાવીશું તેથી હવે ડીપેન્ડેન્ટ સ્ત્રોતો સામાન્ય રીતે આ ડીપેન્ડેન્ટ સ્ત્રોતો સામાન્ય રીતે હીરા આકારના હોય છે તેથી ઉદાહરણ તરીકે આ છે આ ડીપેન્ડેન્ટ કરંટ સ્રોત છે માત્ર એક એરો અહીં ઉદાહરણના હેતુ માટે ઉપર બતાવવામાં આવ્યું છે અને આ r આધારિત વોલ્ટેજ સ્રોત છે તેનો અર્થ એ છે કે ડીપેન્ડેન્ટ વોલ્ટેજ સ્રોતનો અર્થ એ છે કે આ વોલ્ટેજ ગમે તે હોય તે સર્કિટ ની અમુક બ્રાંચના કેટલાક ભાગમાં કરંટ નું ફંક્શન હોઈ શકે છે અથવા સર્કિટ ના કેટલાક એલિમેન્ટ માં કેટલાક વોલ્ટેજ નું ફંક્શન હોઈ શકે છે એ જ રીતે આ કરંટ સર્કિટ માં કેટલીક અન્ય બ્રાંચ કરંટ નું ફંક્શન હોઈ શકે છે અથવા r સર્કિટ માં કેટલાક વોલ્ટેજ નું ફંક્શન હોઈ શકે છે તેથી આ ડીપેન્ડેન્ટ છે તેથી આ આદર્શ નથી આ અચળ નથી આ ડીપેન્ડેન્ટ સ્ત્રોતો છે તેથી સિમ્બોલ છે આ હીરાનો આકાર છે અને આ સિમ્બોલ આના જેવું છે જે ડીપેન્ડેન્ટ સ્ત્રોતો આ ડીપેન્ડેન્ટ વોલ્ટેજ સ્રોત છે અને આ ડીપેન્ડેન્ટ કરંટ સ્રોત છે અહીં ઘણી બધી બાબતો લખી છે પણ હું જે કંઈ પણ કહી રહ્યો છું તેનો અર્થ એ જ છે તેથી ડીપેન્ડેન્ટ અથવા કંટ્રોલ્ડ વોલ્ટેજ સ્રોત એક ઇનડીપેન્ડેન્ટ સ્રોત જેવું જ છે સિવાય કે સ્રોત ટર્મિનલ પરનું વોલ્ટેજ અન્ય r નું ફંક્શન છે જેને સર્કિટ માં અન્ય વોલ્ટેજ અથવા કરંટ કહે છે ઉદાહરણ તરીકે જુઓ આ તે વાસ્તવમાં r ડીપેન્ડેન્ટ વોલ્ટેજ સ્રોત છે v 0 આપવામાં આવે છે 2 v x સામાન્ય છે a v x એ કદાચ 1 2 3 4 લઈ શકે છે જે ક્યારેય 1 કરતા પણ ઓછું હોય છે તેથી તે કેટલાક 2 v x માટે લેવામાં આવે છે આ v x છે વાસ્તવમાં કેટલીક અન્ય બ્રાંચમાં સર્કિટ માં વોલ્ટેજ છે પરંતુ માત્ર સિમ્બોલ રીતે દર્શાવવામાં આવ્યું છે કે v 0 બરાબર 2 vx છે vx બદલાય છે તો v 0 બદલાશે તેથી આને વાસ્તવમાં વોલ્ટેજ કંટ્રોલ્ડ વોલ્ટેજ સ્રોત કહેવામાં આવે છે કારણ કે આ v 0 એ સર્કિટ માં અન્ય કેટલાક એલિમેન્ટ માં આ વોલ્ટેજ નું ફંક્શન vx કહે છે તેથી તેથી જ તે vx લખ્યું છે તેથી આ વાસ્તવમાં તેઓ વોલ્ટેજ કંટ્રોલ્ડ વોલ્ટેજ સ્રોત છે કારણ કે v 0 એ vx નું ફંક્શન છે અને આ vx એ સર્કિટ નું વોલ્ટેજ છે અન્ય કેટલાક એલિમેન્ટ x માટે સ્ટેજ પર કલ્પના કરો એ જ રીતે આ પણ આ વોલ્ટેજ છે v 0 તે 3 ix લેવામાં આવે છે કેટલીકવાર આપણે આને ગેઇન પેરામીટર 3 કહીએ છીએ તે 3 છે તે 4 5 2 1 2 હોઈ શકે છે તે વાંધો નથી ફક્ત આપણે સમજાવવાના હેતુ માટે v 0 3 i x જો i x કોઈ અન્ય બ્રાંચ માં કરંટ હોય તો કેટલીક બ્રાંચ x અનેi x એ v 0 માં બદલાઈ રહી છે તેનો અર્થ એ છે કે તે વાસ્તવમાં કરંટ કંટ્રોલ્ડ વોલ્ટેજ સ્રોત કહેવાય છે કારણ કે આ વોલ્ટેજ સ્રોત v 0 કરંટ નું ફંક્શન છે તેથી જ તેને કરંટ કંટ્રોલ્ડ વોલ્ટેજ સ્રોત CCVS કહેવામાં આવે છે ટૂંકમાં તે વોલ્ટેજ કંટ્રોલ્ડ વોલ્ટેજ સ્રોત VCVS છે તેથી આ વાસ્તવમાં ડીપેન્ડેન્ટ સ્રોત છે કે r v r v 0 2 v x અથવા v 0 3 i x આને ડીપેન્ડેન્ટ સ્રોત કહેવામાં આવે છે જે v 0 છે જો તે વોલ્ટેજ નું ફંક્શન હોય અથવા કરંટ નું ફંક્શન પણ હોય તેથી જ્યારે તે વોલ્ટેજ નું ફંક્શન છે ત્યારે તેને વોલ્ટેજ કંટ્રોલ્ડ વોલ્ટેજ સ્રોત કહેવામાં આવે છે જ્યારે કરંટ ના આ ફંક્શન ને કરંટ કંટ્રોલ્ડ વોલ્ટેજ સ્રોત કહેવામાં આવે છે કારણ કે v 0 કરંટ નું ફંક્શન છે એ જ રીતે તેનો અર્થ એ કે મેં જે પણ કહ્યું કે બધું બધું અહીં લખેલું છે આ આંકડો 1 6 છે કહો કે 1 તેથી મેં જે કંઈ કહ્યું તે અહીં લખેલું છે તેથી હું વાંચી રહ્યો નથી અથવા આગળ કહી રહ્યો નથી કે બધું અહીં લખેલું છે અને માત્ર એક જ બાબત એ છે કે આ કિસ્સામાં જ્યારે પણ તે કરંટ પર આધારિત હોય છે ત્યારે આ પરિમાણ આ 3 ને ગેઇન પેરામીટર કહેશે તેથી હવે આગળનું છે જેને વોલ્ટેજ સ્રોત કહે છે ઉદાહરણ તરીકે હવે ડીપેન્ડેન્ટ કરંટ સ્રોતમાંથી વહેતો કરંટ અથવા સર્કિટ માં વોલ્ટેજ નક્કી થાય છે આ ઉદાહરણ તરીકે છે કરંટ કંટ્રોલ્ડ કરંટ સ્રોત કહો તેથી આ એક ડીપેન્ડેન્ટ કરંટ સ્રોત છે આ છે i 0 2 i x છે તે 2 છે મેં 3 4 લીધું છે જે 1 થી ઓછું હોઈ શકે છે ગમે તે હોય તે વાંધો નથી પરંતુ આગળની સમજૂતીમાટે તે 2 i x છે તેથી આ વાસ્તવમાં કરંટ કંટ્રોલ્ડ કરંટ સ્રોત છે કારણ કે આ i 0 કરંટ એ કરંટ i x નું ફંક્શન છે i x r એ x a બ્રાંચમાં કરંટ કરંટ હોઈ શકે છે i x કેટલીક બ્રાંચ x a માં કરંટ છે તેથી આ વાસ્તવમાં i 0 2 i x તેનો અર્થ એ છે કે તે કરંટ કંટ્રોલ્ડ કરંટ સ્રોત છે આ કરંટ i x નું ફંક્શન છે તેથી તે કરંટ કંટ્રોલ્ડ કરંટ સ્રોત CCCS છે જેને આપણે કહીએ છીએ એ જ રીતે આ કરંટ જ્યારે i 0 એ 3 v x હોય ત્યારે તે વોલ્ટેજ કંટ્રોલ્ડ કરંટ સ્રોત છે કારણ કે આ i 0 વોલ્ટેજ v x નું ફંક્શન છે તેથી આ v x કદાચ તે બ્રાંચમાં x વોલ્ટેજ છે તેથી i 0 સમાન 3 r છે તેને મેં 3 લીધો છે તે 1 2 3 4 હોઈ શકે છે તેનાથી કોઈ ફરક પડતો નથી તેને ગેઇન પેરામીટર પણ કહેવાય છે તેથી i 0 3 v h અને આ વોલ્ટેજ કંટ્રોલ્ડ કરંટ સ્રોત છે અને બીજી બાબત એ છે કે જ્યારે પણ આપણે આ બતાવીએ છીએ તે છે તે કરંટ સ્રોત માટે સમાન રીતે દર્શાવવામાં આવે છે જ્યારે પણ આ એરો ઉપરની તરફ હોય છે ત્યારે મારો મતલબ છે કે કરંટ આ ટર્મિનલ છોડી રહ્યો છે તેથી આ એરો આ તે છે જેને તે એરો ઉપરની તરફ છે તેનો અર્થ એ છે કે કરંટ ઉપર તરફ જઈ રહ્યો છે મારો મતલબ કે કરંટ ઉપરની તરફ વહે છે તેથી આ મારો મતલબ છે કે જો તે આના જેવું છે તો જરા પકડી રાખો તેથી આ કરંટ આ રીતે વહે છે તેવી જ રીતે r ને આ ઉપરની દિશા તરફ છે તેથી કરંટ આ રીતે વહે છે તેથી આ વાસ્તવમાં r ઉપરની દિશા બતાવવામાં આવી છે જો તે નીચેની દિશામાં છે તો સ્વાભાવિક રીતે તે ઉંધી દિશા હશે તેથી આનો અર્થ છે કે r ઉપરની તરફ છે તેથી આ r છે જેને કરંટ સ્રોત કહે છે તેથી આ વાસ્તવમાં આ કરંટ સ્રોત છે હવે આપણે જોયું છે કે r જેને ડીપેન્ડેન્ટ વોલ્ટેજ સ્રોત કહે છે અને r ડીપેન્ડેન્ટ કરંટ સ્રોત બંને હવે વોલ્ટેજ અથવા કરંટ પર આધારિત છે તેથી મેં કહ્યું તે અમારી આ સર્કિટ માં બધું છે બધું અહીં સમજાવવામાં આવ્યું છે બધું અહીં સમજાવવામાં આવ્યું છે તેનો અર્થ એ છે કે કંટ્રોલ્ડ વોલ્ટેજ સ્રોતો અને કંટ્રોલ્ડ કરંટ સ્રોતો ઘણા પ્રકારના વાસ્તવિક વિશ્વ ઉપકરણો જેમ કે r ટ્રાન્ઝિસ્ટર માટે સર્કિટ મોડેલો બનાવવા માટે ઉપયોગી છે ફક્ત r ટ્રાન્ઝિસ્ટર પછી r ટ્રાન્સફોર્મર પછી ઇલેક્ટ્રિકલ મશીનો અને ઇલેક્ટ્રોનિક એમ્પ્લીફાયર્સ છે તેથી આ વસ્તુ તેથી આવા 4 સ્રોતો બતાવ્યા છે તેથી વોલ્ટેજ કંટ્રોલ્ડ વોલ્ટેજ સ્રોત જેને આપણે VCVS કહીએ છીએ કરંટ કંટ્રોલ્ડ વોલ્ટેજ સ્રોત આપણે પહેલાથી CCVS બતાવ્યો છે પછી કરંટ કંટ્રોલ્ડ કરંટ સ્રોત CCCS અને વોલ્ટેજ કંટ્રોલ્ડ કરંટ સ્રોતો VCCS આ 4 વસ્તુ છે આગળ બીજું ઉદાહરણ લો તેથી નક્કી કરો કે આ સર્કિટ બતાવવામાં આવી છે આ ઉદાહરણ 11 છે તેથી આકૃતિમાં દરેક એલિમેન્ટ દ્વારા શોષાયેલી અથવા પૂરી પાડવામાં આવતી પાવર નક્કી કરો હવે ઉદાહરણ તરીકે જુઓ કે કરંટ I 6 એમ્પીયર આ છે 6 એમ્પીયર હવે વોલ્ટેજ આપવામાં આવે છે v 20 વોલ્ટ p 1 p 2 અહીં આ બીજું એલિમેન્ટ p 2 છે આ p 3 છે અને આ p 4 છે આ અન્ય ડીપેન્ડેન્ટ કરંટ સ્રોત છે તેથી આ પાવર શોષાય છે અથવા પાવર સપ્લાય છે તે શોધવાનું છે પૂરી પાડવામાં આવતી પાવર શોષિત પાવર હોવી જોઈએ જો કોઈ વસ્તુ મેળ ખાતી ન હોય તો ક્યાંક ગણતરીમાં કંઈક ખોટું થયું છે હવે આ વાસ્તવમાં કેટલાક એલિમેન્ટ છે તેથી પોલારીટી ચિહ્નિત કરવામાં આવી છે અહીં પણ વોલ્ટેજ સ્રોત પોલારીટી ચિહ્ન રહી છે અહીં પણ પોલારીટી ચિહ્ન રહી છે અને આ r કરંટ ઉપર તરફ દર્શાવવામાં આવ્યો છે અને આ કરંટ સ્રોત 1 6 I બતાવે છે તેનો અર્થ એ છે કે જો I 6 એમ્પીયર અહીં I 6 એમ્પીયર જો આપણે I 6 અહીં મુકીએ તો તે વાસ્તવમાં 1 એમ્પીયર હશે હવે અગાઉની જ્યારે આપણી અગાઉની ચર્ચામાં આપણે જોયું છે કે જ્યારે તે r કરંટ ને છોડીને આ એક વોલ્ટેજ સ્રોત કરંટ છે જે r પોઝીટીવ પોલારીટી અથવા પોઝીટીવ ટર્મિનલ છોડે છે તેનો અર્થ એ કે પાવર આપવામાં આવે છે અને ચિહ્ન નેગેટીવ હશે તેથી આ કિસ્સામાં જુઓ કે આ I 1 કરંટ આ સ્ત્રોતમાંથી બહાર આવી રહ્યો છે તેથી તે વાસ્તવમાં તે r છોડી રહ્યું છે જેને આ ટર્મિનલ છોડીને શું કહે છે એટલે કે વીજ પુરવઠો નેગેટીવ પૂરો પાડવામાં આવે છે તેથી p 1 r 20 6 હશે તેથી 120 વોટ તે પાવર હશે તેથી તેનો અર્થ એ છે કે જો અહીં જુઓ કે p1 20 6 એટલે કે 120 વોટ આ પૂરી પાડવામાં આવેલી પાવર છે તેથી જ્યારે પણ કરંટ ટર્મિનલ છોડે ત્યારે તે હોવું જોઈએ મેં અગાઉ કહ્યું હતું આનો અર્થ એ છે કે વીજ પુરવઠો અને આ કરંટ I 6 એમ્પીયર આ પોલારીટી અનુસાર આ સર્કિટ આ એલિમેન્ટ માં પ્રવેશ કરે છે તેથી આ સર્કિટ પાવર શોષી લેશે કારણ કે કરંટ પોઝીટીવ ટર્મિનલ પર પ્રવેશ કરે છે તેનો અર્થ એ કે શોષાયેલી પાવર 12 6 p 2 12 વોલ્ટ I 6 એમ્પીયર હોવી જોઈએ તેથી તે r 12 6 હશે r વસ્તુ તે 72 વોટ હશે તેથી અહીં તે જોશે કે તે r p 2 72 કે જે શોષિત પાવર છે જે p 2 72 વોટ છે ફરીથી આ સર્કિટ પર આવો કે ફરીથી 7 એમ્પીયર કરંટ આ ટર્મિનલમાં પ્રવેશી રહ્યો છે તેથી તે પોઝીટીવ છે તેનો અર્થ એ કે કરંટ પ્રવેશ પોઝીટીવ ટર્મિનલ તરીકે તે પાવર શોષી લેશે અને વોલ્ટેજ આપવામાં આવશે 8 તેથી 8 7 તેથી p 3 56 વોટ પાવર શોષી લેશે તેથી તે અહીં બનાવવામાં આવ્યું છે કે p 3 8 7 56 વોટ તેથી તે પાવર શોષી લે છે હવે અહીં આવો આ કરંટ સ્રોત છે હવે પ્રશ્ન એ છે કે આ કરંટ સ્રોત છે અહીં બનાવે છે તેથી I 6 એમ્પીયર તેનો અર્થ એ છે કે આ એક r 1 બાય 6 6 અહીં લખો કે r 1 એમ્પીયર છે આ 1 એમ્પીયર છે હવે પ્રશ્ન એ છે કે તે પાવર વિતરિત કરે છે અથવા શોષે છે હવે જુઓ આ ટર્મિનલ છે આ છે તેનો અર્થ એ છે કે આ ફક્ત વાયર છે આ ફક્ત સરળ વાયર છે તેથી તેનો અર્થ એ છે કે હું તેને અહીં ચિહ્નિત કરી શકું છું આ છે અને આ છે કારણ કે આ છે ત્યાં કંઈ નથી તેથી આ છે અને આ કરંટ ઉપરની તરફ છે એટલે કે કરંટ એ r છે જેને આ એક એમ્પીયર કરંટ કહે છે તે આ રીતે આગળ વધી રહ્યું છે આ રીતે વહે છે તેનો અર્થ એ છે કે વાસ્તવમાં આ ટર્મિનલને ટર્મિનલ છોડે છે જ્યારે પણ ટર્મિનલમાંથી ઈલેક્ટ્રીકલ કરંટ છે ત્યારે આ પાવર પૂરી પાડવામાં આવે છે તેથી તેનો અર્થ એ છે કે આ નિશાની નેગેટીવ હશે પરંતુ અહીં કરંટ છે એક એમ્પીયર કરંટ અહીં r છે જેને 1 એમ્પીયર કહે છે હવે વોલ્ટેજ શું છે હવે જો આ r પર આવો તો અહીં જુઓ કે આ r માં વોલ્ટેજ 8 1 6 છે કારણ કે કરંટ ટર્મિનલ છોડી રહ્યું છે તેથી તે r 1 I 6 ampere છે તેથી તે 8 વોટ સપ્લાય પાવર છે અહીં આવો જરા પકડી રાખો આ વોલ્ટેજ વાસ્તવમાં ધારો કે આ છે કે આ બિંદુ એ આ b છે પછી કંઈ નથી આ પણ બિંદુ છે આ પણ b છે તેથી આ વોલ્ટેજ વાસ્તવમાં જો આપણે આને v a b 8 વોલ્ટ કહીએ તેથી અહીં સમાન વોલ્ટેજ પણ 8 વોલ્ટ છે પરંતુ કરંટ I r 6 એમ્પીયર અહીં I 6 એમ્પીયર આપવામાં આવે છે જ્યારે I 6 એમ્પીયર છે તેથી મૂળભૂત રીતે આ 1 6 6 હશે જે r 1 એમ્પીયર છે અને મેં કહ્યું કે દિશા ઉપરની તરફ છે તેથી આમાંથી કરંટ વહે છે અને આ છે આનો અર્થ છે કે આ છે તેથી તે કરંટ ટર્મિનલ છોડી રહ્યું છે કારણ કે આ છે આ છે તે ટર્મિનલ છોડે છે તેથી જો તે આવું છે તેનો અર્થ છે તે પાવર છે તેથી r ને શું કહે છે આ સ્રોત દ્વારા પૂરી પાડવામાં આવતી પાવર તે ખરેખર r 8 1 છે તેથી તે r 8 વોટ છે